તેથી આ અમારું બીજું લેક્ચર છે અને પહેલાના લેક્ચરમાં આપણે ઇન્ટિગ્રેટેડ સર્કિટ તરફ જોયું હતું અને આપણે ઇન્ટિગ્રેટેડ સર્કિટના પ્રકારો પણ જોયા છે આપણે લિનિઅર ઇન્ટિગ્રેટેડ સર્કિટ જોયું છે આપણે મોનોલિથિક ઇન્ટિગ્રેટેડ સર્કિટ જોયું છે આપણે થિન ફિલ્મ ટેકનોલોજી જોયા છે પછી આપણે ફેબ્રેટીંગ ઇન્ટિગ્રેટેડ સર્કિટની થીક ફિલ્મ મેથડ જોયા છેવટે આપણે હાઇબ્રીડ જોવા માટે સક્ષમ હતા આપણે એ પણ જોયું છે કે સબસ્ટ્રેટ એટલે શું આપણે તેના વિશે વાત કરી કોઈપણ મટીરીયલ અથવા કોઈપણ બેઝ કે જેના પર આપણે વિવિધ મટીરીયલ ડિપોઝિટ કરવા જઈએ છીએ તે સબસ્ટ્રેટ છે તેથી બેઝ એક સબસ્ટ્રેટ છે તે સિલિકોન હોઈ શકે છે તેને ઓક્સિડાઇઝ્ડ સિલિકોન કરી શકાય છે તે ગ્લાસ હોઈ શકે છે તે પ્લાસ્ટિક હોઈ શકે છે તે ફેક્સીબલ મટીરીયલ હોઈ શકે છે તેથી ત્યાં PDMS છે જેના પર તમે ફેબરીકેટીંગ કરી રહ્યા છો તે ડિવાઇસ તે કાંઈ પણ હોઈ શકે છે ઇન્ટિગ્રેટેડ સર્કિટ ના કિસ્સામાં જ્યારે આપણે ઇન્ટિગ્રેટેડ સર્કિટ વિશે વાત કરીએ છીએ જે આપણે જોઈએ છીએ તે છે સબસ્ટ્રેટ સામાન્ય રીતે સિલિકોન હોય છે હવે જ્યારે તમે સિલિકોન વિશે વાત કરો છો ત્યારે સિલિકોન કેવું લાગે છે સિલિકોન વેફર માં વિવિધ સાઈઝ શું છે સિલિકોન વેફરની દિશા શું છે અને કેવી રીતે સિલિકોન વેફર બનાવવામાં આવે છે તેથી આજે આ પર્ટિક્યુલર ક્લાસ માં આપણે જોવાનો પ્રયત્ન કરીશું કે કયા પ્રકારનાં સબસ્ટ્રેટ્સ છે હું તમને ઓક્સિડાઇઝ્ડ સિલિકોન વેફર પ્લાસ્ટિક સબસ્ટ્રેટ અથવા તેના બદલે પ્લાસ્ટિક સબસ્ટ્રેટ પરના ડિવાઇસ ગ્લાસ વેફર બતાવીશું જેથી તમને સબસ્ટ્રેટ કેવી દેખાય છે તેનો ખ્યાલ આવે તેથી કહ્યું કે આજનો ટોપીક સબસ્ટ્રેટને સમજવાનો છે અને ફોકસ સિલિકોન પર હશે બરાબર તેથી જો આપણે સ્ક્રીન પર પાછા જઈશું તો તમે જોશો કે આજે આપણે સમજી રહ્યા છીએ કે સબસ્ટ્રેટ્સ શું છે અને આપણે સિલિકોન પર વધુ ફોકસ કરીશું

પ્રથમ સ્લાઇડ બતાવે છે કે સામાન્ય રીતે આપણે 3 પ્રકારનાં સબસ્ટ્રેટસ પર આવીએ સિલિકોન ગ્લાસ અને પ્લાસ્ટિક ગ્લાસ એટલે શું ગ્લાસ એ તમારું સિલિકોન ડાયોક્સાઇડ છે SiO2 તેથી ખરેખર કન્ફ્યુઝ ના થાઓ શું હું સબસ્ટ્રેટનો ઉપયોગ કરી શકું છું જે સિલિકોન ડાયોક્સાઇડ છે હા કારણ કે તે ગ્લાસ છે તેથી હવે આપણે સામાન્ય રીતે સિલિકોન તરફ ધ્યાન આપીશું કારણ કે મોટાભાગના માઇક્રો ચિપ્સ અથવા માઇક્રોઇલેક્ટ્રોનિક ચિપ્સ સબસ્ટ્રેટ તરીકે સેમીકન્ડક્ટર મટીરીયલ નો ઉપયોગ કરે છે સૌથી વધુ ઉપયોગમાં લેવાતી અથવા વ્યાપકપણે ઉપયોગમાં લેવાતી સેમિકન્ડક્ટર મટીરીયલ સિલિકોન છે તેથી આગળનું સ્ટેપ શું છે માઇક્રોઇલેક્ટ્રોનિક ચિપ્સ સેમીકન્ડક્ટર મટીરીયલનો ઉપયોગ સબસ્ટ્રેટ તરીકે કરે છે અને 95 ટકાથી વધુ કિસ્સાઓમાં સિલિકોન સેમીકન્ડક્ટર મટીરીયલ છે તેથી આપણને જે મળ્યું તે એ છે કે 95 ટકાથી વધુ સેમિકન્ડક્ટર ડિવાઇસીસ સિલિકોનનો ઉપયોગ કરે છે તો પછી સિલિકોન કેવી રીતે બનાવવામાં આવે છે તે સમજવું આપણા માટે ખૂબ મહત્વનું છે પરંતુ સિલિકોનની ઉત્પાદન પ્રક્રિયાને ઉંડાણપૂર્વક સમજવા માટે તેને સમજવા માટે કલાકોની જરૂરિયાત રહેશે કારણ કે ઘણી બધી ટેકનીક તમારે ઉંડાણથી સમજવી જોઈએ ફ્લોટ ઝોન ટેકનીક કોઝોક્રાલ્સ્કી ટેકનીક સ્પીડ ક્રિસ્ટલ કેવી રીતે છે તમે સ્પીડ ક્રિસ્ટલ કેવી રીતે ખેંચી રહ્યા છો વગેરે તેથી તે હકીકતમાં મારી બીજી શ્રેણી અથવા કોર્સનો ભાગ હોઈ શકે છે જે માઇક્રો ફેબ્રિકેશન અને સેન્સર અને માઇક્રો ફ્લુઇડિક ચિપ્સ પર ફોકસ કરશે અને તમે તેનો ઉપયોગ જુદી જુદી એપ્લિકેશન્સ માટે કેવી રીતે કરી શકો છો તેથી આ પર્ટિક્યુલર કોર્સ માટે આપણે મૂળભૂત બાબતોને ઝડપથી જોઈશું કે ટચ કરીશું અને સિલિકોન નું ઉત્પાદન કેવી રીતે થાય છે તે જોશું તેથી જો તમે પાછા સ્ક્રીન પર આવો તો તમે જે જુઓ છો તે સિલિકોન સબસ્ટ્રેટ મેકિંગ ને 4 બેઝિક સ્ટેપ માં વહેંચી શકાય છે પ્રથમ સ્ટેપ એ ઇલેક્ટ્રોનિક ગ્રેડ સિલિકોન નું ઉત્પાદન છે પછી બીજું સ્ટેપ ક્રિસ્ટલ ગ્રોઇંગ છે એટલે કે તમારે ક્રિસ્ટલ ઉગાડવી પડશે ત્રીજું સ્ટેપ સિલિકોન ક્રિસ્ટલને પોલિશ કરવું છે અને ચોથું સ્ટેપ સિલિકોન વેફર ને કાપવું તેથી મૂળરૂપે ત્યાં 4 સ્ટેપ છે જે તમારે સમજવાના છે જો તમારે સમજવું હોય કે સિલિકોન કેવી રીતે બનાવવામાં આવે છે પ્રથમ સ્ટેપ એ ઇલેક્ટ્રોનિક ગ્રેડ સિલિકોન નું ઉત્પાદન છે બીજું કે આપણે ક્રિસ્ટલ ઉગાડવા નું છે ત્રીજું એ છે કે આપણે સિલિકોન પોલિશ કરવું છે અને ચોથું એ સિલિકોન વેફરને કાપવાનું છે તો આ વસ્તુઓ કેવી રીતે કરવામાં આવે છે

હવે જો તમે ઈન્ટિગ્રેટેડ સર્કિટ લો છો જેવું મેં કહ્યું છે અને તમે ઇન્ટિગ્રેટેડ સર્કિટ ખોલો છો તો તમને જે મળશે તે જ સ્લાઇડમાં બતાવવામાં આવ્યું છે તેથી હું અહીં શું જોઈ શકું છું કે ત્યાં એક ચિપ છે અને ત્યાં ઘણા બધા વાયર છે જે ચિપથી લીડ સુધી વાયર બોન્ડિંગ નો ઉપયોગ કરીને જોડાયેલા છે લીડ સાથે ચિપને જોડવાની આ પ્રક્રિયા વાયર બોન્ડિંગનો ઉપયોગ કરી રહી છે હવે જો હું આ ઈમેજને વિસ્તૃત કરું છું તો હું જોઇશ કે સમાન ચિપ પર અબજો ટ્રાંઝિસ્ટર છે આપણે કોઈપણ સર્કિટ ની ડિઝાઇન કરી શકીએ છીએ અને તે એનાલોગ VLSI સર્કિટ્સ હોઈ શકે છે તેને VLSI સર્કિટ્સ ડિજિટાઇઝ કરી શકાય છે તમે કેડનેસનો ઉપયોગ કરીને સર્કિટ્સ ડિઝાઇન કરી શકો છો અને તમે ડિવાઇસ અને ટ્રાંઝિસ્ટર બનાવવા માટે તેને ફાઉન્ડ્રીમાં મોકલી શકો છો તેથી મુદ્દો એ છે કે જ્યારે હું આ બ્લેક બોક્સ અથવા પેકેજ્ડ ખોલું છું ત્યારે મને લાગે છે કે તેની અંદર એક ચિપ છે જે વાયર બોન્ડિંગ નો ઉપયોગ કરીને લીડ્સ સાથે જોડાયેલ છે

હવે જો હું સિલિકોન વેફર વિશે વાત કરું તો સિલિકોન વેફરની સાઈઝ શું છે તે સાઈઝમાં 2 ઇંચ છે અથવા તે 3 ઇંચની સાઈઝ છે અથવા તેની સાઈઝ 4 ઇંચ છે હાલમાં ઇન્ડસ્ટ્રી કઈ વેફર સાઈઝ ઉપયોગ કરે છે તે 12 ઇંચ છે અથવા તે 18 ઇંચ છે હવે મને લાગે છે કે આપણે ક્યાંક ચર્ચા કરી છે કે સિલિકોન વેફરની સાઈઝ મહત્વનું છે કારણ કે સાઈઝ વધારવાથી તમે તે જ વિસ્તાર પર ટ્રાંઝિસ્ટર ની સંખ્યા વધારે બનાવી શકો છો અને તેથી તમે ખર્ચ ઘટાડી શકો છો કારણ કેહવે તમારું થ્રુપુટ વધશે અથવા સિલિકોન પર ચિપ્સની સંખ્યા વધશે તેથી જો 1 ઇંચ અથવા 2 ઇંચના વેફરનો ઉપયોગ કરવાને બદલે જો હું 18 ઇંચના વેફર માટે જઉં છું તો તે ઇન્ડસ્ટ્રીના દૃષ્ટિકોણ થી સારું છે સંશોધન દૃષ્ટિકોણથી જો હું 1 અથવા 2 ટ્રાંઝિસ્ટર અથવા 1 અથવા 2 ડિવાઇસ અથવા 1 અથવા 2 સેન્સર બનાવવા ઇચ્છું છું મારે 18 ઇંચના વેફર નો ઉપયોગ કરવાની જરૂર નથી મારે 12 ઇંચના વેફરનો ઉપયોગ કરવો નથી તે ખરેખર મોંઘું છે જો તમે ઘણા સ્થળોની આસપાસ કોઈ રિસર્ચ લેબોરેટરીમાં જોશો તો તમે સામાન્ય રીતે જોશો કે તેઓ 4 ઇંચ જેટલા વેફર નો ઉપયોગ કરે છે કેટલીક લેબોરેટરીઓ 2 ઇંચના વેફરનો ઉપયોગ કરે છે 4 ઇંચનો ઉપયોગ કરે છે કેટલાક 6 ઇંચનો ઉપયોગ કરે છે ભાગ્યે જ કેટલાક 8 અથવા 12 ઇંચનો ઉપયોગ કરે તે ફંડિંગ પર ડિપેન્ડ છે તમે મોટા વેફર પણ મેળવી શકો છો આટલા મોટા વેફરને સમાવવા માટે તમારી પાસે ઇક્વિપમેન્ટ હોવા જોઈએ અને અન્ય ઘણી ઇસ્યુ છે

કોઈપણ રીતે મુદ્દો એ છે કે જો તમે સ્ક્રીન જોશો તો તમે જોઈ શકશો કે વેફર 2 ઇંચ થી 3 ઇંચ થી 4 ઇંચ થી 8 ઇંચ થી 12 ઇંચ થી 18 ઇંચની હોઈ શકે છે તેથી જેમ કે તમે ડાયામીટર વધારતા જશો તો પછી તમે જોઈ શકશો કે આપણી પાસે સમાન ડાયામીટરમાં 2 ઇંચની તુલનામાં અથવા 4 ઇંચની તુલનામાં વધુ ઘટક હોઈ શકે છે મોટા ડાયામીટર સાથે વેફરનો ઉપયોગ કરવાનો તે ફાયદો છે જો મારી પાસે આ સિલિકોન વેફર છે ચાલો આપણે આ વેફરનો વિચાર કરીએ જેનો ડાયામીટર 4 ઇંચ છે અને હું તેનો ક્રોસ સેક્શન દોરું છું તેથી આ સિલિકોન છે જો હું આ વેફર પર સિલિકોન ડાયોક્સાઇડ ઉગાડું તો પછી આ 4 ઇંચનું વેફર કેવું લાગશે હું તમને જે બતાવવા જઈશ તે છે આ 4 ઇંચનું સિલિકોન વેફર પરંતુ આ સિલિકોન વેફર પર ઉગાડવામાં આવેલા 4 ઇંચના સિલિકોન વેફરમાં 1 માઇક્રોમીટર સિલિકોન ડાયોક્સાઇડ છે તેથી જો મારી પાસે સિલિકોન વેફર પર 1 માઇક્રોન સિલિકોન ડાયોક્સાઇડ ઉગાડવામાં આવે છે તો મારો વેફર આના જેવો દેખાશે

હવે જો તમે ડેસ્ક પર જોશો તો મારી પાસે આ વેફર બોક્સ છે વેફર હોલ્ડર કે જેમાં મારી પાસે આ ઓક્સિડાઇઝ્ડ સિલિકોન છે અને હું તમને તે બતાવવા જઈશ તેથી ફરી કૃપા કરીને ખાતરી કરો કે જ્યારે તમે આ રીતે બોક્સ ખોલતા હોવ છો ત્યારે તમે પહેલેથી જ તમારા વેફરને દૂષિત કરી રહ્યાં છો કારણ કે હું જે પર્યાવરણ માં હમણાં વાત કરું છું તે ક્લીન નથી હવે જ્યારે હું ક્લીન કહું છું ત્યારે તેને ડર્ટી તરીકે ન લો જ્યારે હું ક્લીન કહું છું તે ક્લીન ઓરડાના એન્વાયરમેન્ટની દ્રષ્ટિએ છે જે ક્લાસ 10 ક્લાસ 100 ક્લાસ 1000 ક્લાસ 10000 ક્લાસ 100000 હોઈ શકે છે અને પછી આપણે પાસે લેબોરેટરી એન્વાયરમેન્ટ છે તેથી જ્યારે તમે ક્લાસ 10 અથવા ક્લાસ 1 તરફ જાઓ છો ત્યારે આ ખૂબ જ ચોખ્ખું છે જ્યારે તમે નીચે આવતા હોવ ત્યારે ક્લાસ 100 થોડું ઓછું ક્લીન 1000 થોડું ઓછું 10000 100000 અને પછી આ જેવા લેબોરેટરી એન્વાયરમેન્ટ છે પરંતુ આ એન્વાયરમેન્ટ મારા વેફર ને દૂષિત કરી શકે છે પરંતુ તમે લોકોએ સમજવું આ વેફર છે તેથી મેં તેને મારા સ્ટોકમાંથી બહાર કર્યો અને હું તેને અહીં લાવ્યો તેથી ભલે તે દૂષિત થઈ જાય તો પણ તે બરાબર છે બીજી વાત એ છે કે જ્યારે તમે ક્લીન રૂમમાં કોઈપણ પ્રકારનાં ડિવાઇસ ચલાવતા હો ત્યારે તમારે ગ્લોવ્ઝ પહેરવા પડે છે ઉપરાંત તમારે ગાઉન અને બધું જ પહેરવું પડશે ફરીથી આ ફક્ત તમને બતાવવાનું છે તેથી જ મેં ગ્લોવ્ઝ પહેર્યા નથી પરંતુ હું ટ્વીઝર કહેવાતા આ ટૂલનો ઉપયોગ કરીને ફક્ત વેફર પકડી રહ્યો છું ટ્વીઝરનો ઉપયોગ વેફરને પકડવા માટે કરવામાં આવે છે અને હું તેને હમણાં પકડી રાખીશ તેથી તે જેમ આપણે ઘરમાં વાસણો પકડવા માટેની વસ્તુ ઉપયોગમાં લઈએ છીએ તે સમાન છે તેથી તમે કદાચ કંઈક રસોઇ કરો છો તમે વાસણને પકડી રાખશો આ વાસણને પકડી રાખવું કે જે ટૂલ વપરાય છે તે વાસણને પકડવા માટે આ એવું જ લાગે છે પરંતુ હવે આ એક ટ્વીઝર સિવાય કંઈ નથી તેથી જો તમે અહીં જુઓ છો કે ત્યાં કેટલાક અણબનાવ છે અને અહીં એક હોલ્ડિંગ વસ્તુઓ છે હવે આ ટ્વીઝરથી હું વેફર પકડીશ તેથી હું જે કરી રહ્યો છું તે આ છે હું એક વેફર પકડી રહ્યો છું અને હું તમને તે બતાવીશ તમે જે જુઓ છો તે મારા હાથમાં 4 ઇંચની વેફર છે અને તમે પાછળની બાજુ જોશો કે આ એક બાજુની પોલિશ્ડ વેફર છે તેનો અર્થ એ કે એક બાજુ પોલિશ્ડ છે આ પોલિશ્ડ બાજુ છે અને આ અનપોલિશ્ડ બાજુ છે મેં સિલિકોન ડાયોક્સાઇડ નો 1 માઇક્રોન ઉગાડ્યો છે તમે ગ્રીનીશ કલર જોઈ શકો છો આ 1 માઇક્રોન સિલિકોન ડાયોક્સાઇડ છે કાળજીપૂર્વક જુઓ વેફરમાં તેમાં 2 ફ્લેટ છે 1 ફ્લેટ અહીં છે બીજો ફ્લેટ અહીં છે તેથી જો તમે જુઓ છો તો હું તમને તે અહીં બતાવીશ અને જો તમે જુઓ છો કે આ સંપૂર્ણપણે સર્કલમાં નથી તેથી ત્યાં 2 ફ્લેટ છે જેને પ્રાયમરી ફ્લેટ કહેવામાં આવે છે અને તેને સેકન્ડરી ફ્લેટ કહેવામાં આવે છે આ પ્રાયમરી ફ્લેટ છે આ સેકન્ડરી ફ્લેટ છે તેથી તમે બધા ખૂબ સ્પષ્ટ રીતે જોઈ શકો છો પ્રાયમરી ફ્લેટ સેકન્ડરી ફ્લેટ ઓક્સિડાઇઝ્ડ સિલિકોન વેફર સિંગલ સાઇડ અથવા સિંગલ સાઇડ પોલિશ્ડ ઓક્સિડાઇઝ્ડ સિલિકોન વેફર આ તેના જેવો દેખાય છે તેથી અને ઓક્સાઇડ ઉગાડવાનું ખૂબ જ સરળ છે આપણે ઝડપથી આપણા લેક્ચરમાં જોઈશું કે આપણે કેવી રીતે ઓકસાઈડ ઉગાડી શકીએ અને વેફરમાં ક્રિસ્ટલ ના ઓરિએન્ટેશન વિશે આપણે તે પછીનો તબક્કો જોશું સિલિકોન વેફર અથવા ક્રિસ્ટલની જુદા જુદા ઓરિએન્ટેશન છે તે 100 અથવા 110 વગેરે છે આપણે જોશું કે ત્યાં p ટાઇપ n ટાઇપ છે અને કેવી રીતે આ ફ્લેટ્સ કેમ છે ત્યાં શા માટે પ્રાયમરી ફ્લેટ છે શા માટે સેકન્ડરી ફ્લેટ છે આપણે નીચેના ક્લાસમાં જોશું તેથી હું આ વેફરને ફરીથી બોક્સ માં મૂકીશ હવે ચાલો આગળની સ્લાઇડ જોઈએ આપણે ચિપ મેન્યુફેકચરર ને જોયું છે જો તમે અહીં જુઓ છો તો સિલિકોનનો ઉપયોગ વિવિધ એપ્લિકેશનો માટે થઈ શકે છે અને આ ચિપના મેન્યુફેકચરર અને સંચાલન માટે કયા પ્રકારનાં માળખl ની આવશ્યકતા છે અથવા આ ચિપમાં કયા પ્રકારનાં પ્રોડક્ટ એપ્લિકેશન છે કયા પ્રકારનાં પ્રોડક્ટ એપ્લિકેશનો તેથી જો તમે તેને જુઓ કે કન્ઝ્યુમર બાજુથી પ્રોડક્ટ એપ્લિકેશન શું છે તો પ્રોડક્ટ એપ્લિકેશનોના ઘણા લિસ્ટ છે આપણે કમ્પ્યુટર્સથી શરૂ કરીશું તમને કેવી રીતે લાગે છે કે ચિપનો ઉપયોગ કમ્પ્યુટર્સની અંદર થાય છે તેના વિશે વિચારો ઓટોમોટિવ નું શું એરોસ્પેસ નું શું મેડિકલનું શું અન્ય ઇન્ડસ્ટ્રીનું શું તેથી ચિપ મેન્યુફેક્ચર અથવા ચિપનો ઉપયોગ અનેક એપ્લિકેશન માટે થાય છે કન્ઝ્યુમર એપ્લિકેશન કમ્પ્યુટરઓટોમોટિવ એરોસ્પેસ મેડિકલ ક્ષેત્ર છે આપણે મેડિકલ એપ્લિકેશનના થોડા ઉદાહરણો લઈશું અને આ તમામ ટ્રાંઝિસ્ટર અને અમારા કમ્પ્યુટર્સની ઈન્ટિગ્રેટેડ સર્કિટ્સ મધરબોર્ડ્સ સિલિકોન ચિપ પર બનાવવામાં આવે છે જો તે ઇન્ટેલ પ્રોસેસર છે તો ખરેખર આ પ્રોસેસર કેવી રીતે ફૅબ્રિકેટ થાય છે તેનું ઉત્પાદન કેવી રીતે થાય છે તે સિલિકોન સબસ્ટ્રેટ નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે આગળ તમારી કસ્ટમર સર્વિસ છે ચિપ મેન્યુફેક્ચર અથવા કોઈપણ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચર પ્રિંટ કરેલા સર્કિટ બોર્ડ ઇન્ડસ્ટ્રીનો ઉપયોગ કરી શકાય છે તે કોલેજ અને યુનિવર્સિટીઓ સાથે જોડાયેલ છે ઘણા લોકો ચિપ ખરીદે છે ઘણા લોકો ચિપ મેન્યુફેક્ચર સાથે ઉપયોગ કરે છે અથવા કામ કરે છે તેથી તે ટેકનિકલ વર્કફોર્સ માટે મદદ કરી શકે છે તે મેટ્રોલોજી ટૂલ માટે મદદ કરી શકે છે તેનો ઉપયોગ મટીરીયલ અને કેમિકલ માટે થઈ શકે છે તેનો ઉપયોગ યુટીલીટીઝ પ્રોડક્શન ટૂલ માં વાપરી શકાય છે તેનો ઉપયોગ ઇન્ડસ્ટ્રી સ્ટાન્ડર્ડ SEMI NIST SIA વગેરે માટે થઈ શકે છે તેથી આ ચિપ મેન્યુફેક્ચરિંગ એક વ્યાપક ક્ષેત્ર છે અથવા ચિપ મેન્યુફેક્ચરર ઘણી બધી ચીજો સાથે સંકળાયેલ છે જે ફક્ત ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ નહીં પણ પ્રોડક્ટ એપ્લિકેશનો સાથે પણ છે તેથી તમારે સમજવું પડશે કે સિલિકોન નું વિશાળ બજાર છે અને જ્યારે તમે ચિપ મેન્યુફેક્ચરિંગ વિશે કહો છો એટલે કે તમે સર્કિટ ની ડિઝાઇન કરી રહ્યા છો તો તમારે સર્કિટને બનાવવી પડશે અને તમારે ઘણી વસ્તુઓ રમતમાં આવશે છેવટે એક ચિપ મેન્યુફેક્ચર થશે તેથી ચાલો આપણે ખરેખર વિગતવાર ન જઈએ કારણ કે આ ફક્ત તમને એક ઝલક આપવા માટે છે ચાલો જોઈએ આગળની સ્લાઇડ અને જે ખૂબ મહત્વની સ્લાઇડ છે કારણ કે અહીં આપણે શરૂઆતથી અંત સુધી પોલિસિલિકન માંથી વેફર કેવી રીતે બનાવવી અથવા વેફર ફોર્મ કરવી તે જોશું તેથી પ્રથમ મુદ્દો ક્રિસ્ટલ ગ્રોથ છે આપણે કેવી રીતે સિલિકોન ઉગાડીશું આપણે કેવી રીતે બૂલ અથવા ઇંગોટ ઉગાડીશું તેથી પહેલા તમે ક્રુસિબલ પર પોલિસિલિકન ઉમેરો આ ક્રુસિબલ અત્યંત ઊંચા તાપમાને છે અને તમે તમારા પોલિસિલિકનને ક્રુસિબલમાં ઉમેરો અને તે પીગળી જશે પછી તમે સિંગલ ક્રિસ્ટલ અથવા સીડ ક્રિસ્ટલ નો ઉપયોગ કરો છો અને તમે તેને એક એકસમાન ફેશન માં ખેંચો છો પછી તે યુનિફોર્મલી તેને ધીમે ધીમે ફેરવશે તમારે તેને ધીરે ધીરે ફેરવવું પડશે કારણ કે સીડ ક્રિસ્ટલ નું તાપમાન પીગળેલા સિલિકોન ના તાપમાન કરતા ઓછું હોય છે ત્યાં સિંગલ ક્રિસ્ટલ નું ફોરમેશન થશે છેલ્લે તમે સ્લાઇડ નંબર 2 માં જોશો તેમ તમે ઇંગોટ મેળવી શકશો ફરીથી અમે દરેક મેન્યુફેક્ચરિંગ પ્રોસેસના ઉડાણમાં નથી જઈ રહ્યા આપણે ફક્ત ઝડપથી સમજવું પડશે કે સ્ટેપ શું છે તેથી જો તમે બીજો નંબર જુઓ છો તો આ સિંગલ ક્રિસ્ટલ ઈંગોટ છે એકવાર તમે આ મેળવી લો પછી તમારે ક્રિસ્ટલ ટ્રિમિંગ અને ડાયામીટર ગ્રાઇન્ડીંગનો ઉપયોગ કરવો પડશે પછી તમારે ફ્લેટ ગ્રાઇન્ડીંગ કરવું પડશે તેથી આ આપણને પ્રાયમરી ફ્લેટ મેળવવા માટે મદદ કરશે તમે પ્રાયમરી ફ્લેટ જોશો કારણ કે હવે જો તમારી પાસે 1 પ્રાયમરી ફ્લેટ ગ્રાઇન્ડેડ છે જો હું તેને કાપવાનું ચાલુ રાખું છુંજેમ કે આ મારી પાસે પ્રાયમરી ફ્લેટ હશે તમે જોશો પ્રાયમરી ફ્લેટ અહીં છે તેથી મુદ્દો એ છે કે એકવાર મારી પાસે પોલિસિલિકન છે મારી પાસે સીડ ક્રિસ્ટલ છે હું ઈંગોટ ઉગાડી શકું છું ઈંગોટ થી હું ક્રિસ્ટલને ટ્રિમ કરી શકું છું હું ફ્લેટ ગ્રાઇન્ડીંગ કરી શકું છું હું વેફર સ્લાઈસીંગ કરી શકું છું વેફર સ્લાઈસીંગ પછી મારે એજ રાઉન્ડિંગ કરવું પડશે ધાર ખૂબ ગોળાકાર છે ત્યાં ફક્ત પ્રાયમરી ફ્લેટ અને સેકન્ડરી ફ્લેટ હતા કેટલાક વેફર માં તમે જોશો કે ત્યાં ફક્ત એક જ ફ્લેટ છે જે પ્રાયમરી ફ્લેટ છે એકવાર તમે આ એજ ને ગોળાકાર કરી લો પછી તમારે લેપિંગ કરવું પડશે લેપિંગ પછી ઈચિંગ પછી પોલિશિંગ આ ખોટું પોલિશિંગ છે તેથી એકવાર પ્રોસેસ થઈ જાય પછી હું વેફરને કાપી નાખું હું આ વેફર લઈશ અને હું એજ ને ગોળાકાર કરીશ એકવાર એજ ગોળાકાર થઈ જાય પછી હું લેપિંગ કરીશ એક વાર લેપિંગ થઈ જાય પછી હું ઈચિંગ કરીશ એકવાર ઈચિંગ થઈ જાય પછી હું પોલિશિંગ કરીશ એકવાર પોલિશિંગ થઈ ગયા પછી મારે વેફરનું નિરીક્ષણ કરવું પડશે તેથી જ્યારે હું કહું છું કે તે હું નથી તે એક ફાઉન્ડ્રી છે સિલિકોન વેફર કેવી રીતે ફૅબ્રિકેટ થાય છે તે સમજવા માટેની આ બેઝિક પ્રોસેસ અથવા ઝડપી પ્રોસેસ છે કારણ કે આપણે સબટ્રેટ તરીકે સિલિકોન નો ઉપયોગ કરી રહ્યા છીએ તેથી આપણે જાણવું જોઈએ કે સિલિકોન કેવી રીતે બનાવ્યું છે બરાબર અથવા સિલિકોન કેવી રીતે બનાવવામાં આવે છે તેથી અમે તે પ્રોસેસ વિશે વાત કરી રહ્યા છીએ જેનો ઉપયોગ આપણે ફક્ત ફાઉન્ડ્રી માં કરી રહ્યા છીએ અથવા આપણે ફક્ત તેની ઝલક શોધી રહ્યા છીએ નહીં કે આપણે ફક્ત સપાટી ને સ્પર્શ કરી રહ્યા છીએ અથવા ઝડપથી બેઝ ને ટચ કરી રહ્યા છીએ અને પાછા આવી રહ્યા છીએ આપણે ખરેખર આમાં ઊંડાઈમાં નથી જઈ રહ્યા અને આમાં ઘણો સમય પસાર કરી રહ્યા છીએ કારણ કે તે આ ખ્યાલ પર્ટિક્યુલર કોર્સ નો નથી તેથી જો તમે 10 જુદા જુદા સ્ટેપમાં ઝડપથી જોશો તો આપણે સિલિકોન વેફર મેળવી શકીએ છીએ જે તમે થોડા મિનિટ પહેલાં જોયું હશે તે કેવી દેખાય છે તે બરાબર છે એકવાર તમારી પાસે સિલિકોન વેફર થઈ જાય પછી તમે કાં તો એક બાજુ એક બાજુ પોલિશ કરી શકો છો તેના પર આધાર રાખીને તમે એક બાજુ અથવા બંને બાજુ પોલિશ્ડ કરો છે કે તમારી પાસે સિંગલ પોલિશ્ડ વેફર હોઈ શકે છે અથવા તમારી પાસે ડબલ સાઇડેડ પોલિશ્ડ વેફર હોઈ શકે છે ચાલો હવે પછીની સ્લાઈડ પર જઈએ આ તે જેવું દેખાય છે આ બધા સિલિકોન ઇનગોટ્સ છે હવે તમે અહીં જુઓ કે ઇંગોટ્સ અને ડાયમંડ કોટેડ વાયર છે જે આ વેફરને સ્લાઇડ કરવા માટે વપરાય છે વેફર કાપવામાં આવે છે તેથી સ્લાયસીંગ કેવી રીતે કરવામાં આવે છે સ્લાયસીંગ એ વાયર નો ઉપયોગ કરીને કરવામાં આવે છે જે ડાયમંડ કોટેડ વાયર હોય છે અને તમે આ સંપૂર્ણ પ્રોસેસ અહીં જોઈ શકો છો ઉત્તમ આ મેં micro chemicals માંથી લીધું હતું તમને બતાવવા માટેના ઉદાહરણ તરીકે આ કેવી રીતે થાય છે હું આ લોકોનો આભાર માનું છું જેમણે તે કેવી રીતે થાય છે તે સમજવામાં અમને મદદ કરી છે અમારી પાસે ડાયમંડ કોટેડ વાયર છે જેનો ઉપયોગ સિલિકોન વેફર ને કાપવા માટે કરવામાં આવે છે હવે એકવાર તમારી પાસે આ થઈ જાય પછી અમે શું કરી શકીએ આપણે તેને વાળવું પડશે અને પછી તેને પોલિશ કરવું પડશે આપણે તેને લટકાવવું પડશે અને પછી આપણે તેનું નિરીક્ષણ કરી શકીશું તો લેપિંગ શું છે અથવા લેપિંગ કેવી રીતે કરવામાં આવે છે લેપિંગ આ વિશિષ્ટ ફેશન માં કરવામાં આવે છે તમે સિલિકોન વેફર જોઈ શકો છો જે રફ હોય છે તે આ હોલ્ડર પર લોડ થાય છે અને તે મશીન પણ છે તે આ ચોક્કસ દિશામાં આગળ વધે છે સબસ્ટ્રેટ હોલ્ડર સબસ્ટ્રેટ આ ચોક્કસ દિશામાં આગળ વધશે અને આ ખાસ સિલિકોન વેફરને લેપિંગ કરવાનું સ્ટાર્ટ કરશે તેથી આ તમને ફરીથી લેપિંગ પ્રોસેસની સમજ આપવા માટે માત્ર ઈન્ટિગ્રેટેડ સર્કિટ્સ કેવી રીતે ફેબ્રિકેટેડ છે તે સમજવાની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ નથી તો આપણે શું જોયું છે આપણે સિલિકોન વેફર જોયો છે જેમાં 2 ફ્લેટ હતા હવે ત્યાં 2 પ્રકારનાં સિલિકોન વેફર છે પ્રથમ જ્યારે સિલિકોન વેફર ડોપ્ડ અથવા અન ડોપ કરેલું નથી જો સિલિકોન વેફરની અંદર કોઈ અશુદ્ધતા ન હોય તો તે સિલિકોન વેફર જેને આપણે ઇન્ટરિનસિક અથવા ઇન્ટરિનસિક સિલિકોન તરીકે કહીએ છીએ હવે જો હું સિલિકોન વેફરને ડોપ કરું છું જો હું સિલિકોન વેફરની અંદરની અશુદ્ધિઓ ઉમેરી શકું છું અને અશુદ્ધિઓ n ટાઈપ અશુદ્ધિઓ છે તો પછી મારો સિલિકોન વેફર n ટાઈપ બને છે તેથીતમે પહેલેથી જ જાણો n ટાઈપ ની અશુદ્ધિઓ માટેનું ઉદાહરણ ફોસ્ફોર છે વધુ એક ઇલેક્ટ્રોન સાથે જો હું સિલિકન ને p ટાઇપ થી ડોપ કરું છું તો ત્યાં વધારે હોલ હશે અને તેથી જ તે p પ્રકારનું સિલિકોન છે તો એક n ટાઇપ છે અને બીજું p ટાઇપ છે MOSFET માં આપણે વેફર ને ફક્ત એક બેઝ ની જેમ લઈએ છીએ અને તે ઇન્ટરિનસિક સેમી કંડક્ટર છે જે ડોપ કરેલું નથી તેથી અહીં જ્યારે તમે સ્ક્રીન જુઓ છો ત્યારે તમે શું જોવા માટે સમર્થ છો હું p ટાઇપ જોઉં છું મને n ટાઇપ દેખાય છે તો પછી હું શું જોઉં છું હું 100 જોઉં છું અને મને 111 દેખાય છે આ ક્રિસ્ટલ ઓરિએન્ટેશન છે તેથી હવે આપણે કેવી રીતે સમજી શકીએ કે આ p ટાઇપ 100 અથવા n ટાઇપ 100 અથવા p ટાઇપ 111 અથવા n ટાઇપ 111 તમે કેવી રીતે જાણશો ત્યાં 2 ફ્લેટ છે કેટલાક વેફર માં 1 વેફરમાં 1 ફ્લેટ છે અને ફ્લેટ્સ જુદા જુદા એંગલ પર છે તો ચાલો જોઈએ p ટાઇપ 111 અહીં ફક્ત 1 ફ્લેટ છે તમે ફક્ત 1 ફ્લેટ પ્રાઈમરી જુઓ પ્રાઈમરી ફ્લેટ પણ અહીં જ જુઓ અહીં પ્રાઈમરી ફ્લેટ છે તેથી દરેક વેફર પાસે પ્રાઈમરી ફ્લેટ હોય છે પરંતુ દરેક વેફર પાસે સેકન્ડરી ફ્લેટ હોતો નથી તેથી p ટાઇપ 111 માં ત્યાં કોઈ સેકન્ડરી ફ્લેટ નથી શું તમે આ સર્કલ માં ફ્લેટ શોધી શકો છો આ પર્ટિક્યુલર સર્કલમાં કોઈ ફ્લેટ નથી હવે જો તમે p ટાઇપ 100 માટે જાઓ છો તો અમારી પાસે પ્રાઈમરી ફ્લેટની સાથે સેકન્ડરી ફ્લેટ પણ છે તો ચાલો જોઈએ સેકન્ડરી ફ્લેટ ક્યાં છે તેથી જો તમારી પાસે સેકન્ડરી ફ્લેટ છે તો તમારી પાસે પ્રાયમરી ફ્લેટ થી 90 ડિગ્રી સુધી સેકન્ડરી ફ્લેટ છે તેથી જો હું હમણાં જ આને ડિલીટ કરી નાખું તો તમે સરળતાથી આ સેકન્ડરી ફ્લેટ જોઈ શકો છો જે આ 1 છે જેને સેકન્ડરી કહેવામાં આવે છે તો ચાલો મને લખવા દો મને અહીં લાલ પેનથી દોરવા દો આ મારો સેકન્ડરી ફ્લેટ છે આ મારો પ્રાયમરી ફ્લેટ છે હવે આપણે જાણીએ છીએ કે p ટાઇપ 111 અને p ટાઇપ 100 ને કેવી રીતે પારખવું તેથી જો ત્યાં n ટાઇપ 111 હોય તો શું થાય છે n ટાઇપ 111 માં આપણે જોઈએ છીએ ત્યાં ગૌણ ફ્લેટ છે જે અહીં છે જે 45 ડિગ્રી પર છે તેથી તમે જુઓ કે તે અહીં પ્રાયમરી ફ્લેટ ના સંદર્ભમાં 90૦ ડિગ્રી સેકન્ડરી ફ્લેટ છે અહીં પ્રાયમરી ફ્લેટના સંદર્ભમાં 45 ડિગ્રી સેકન્ડરી ફ્લેટ છે અહીં જો તમે પ્રાયમરી ફ્લેટ જોશો અને અહીં તમે જુઓ તો સેકન્ડરી ફ્લેટ આ અહીં છે 180 ડિગ્રી એનો અર્થ એ કે જો મારી પાસે વેફર હોય જેમાં પ્રાયમરી ફ્લેટ 90 ડિગ્રી પર હોય મારી પાસે p ટાઇપ 100 છે જો મારી પાસે વેફર છે માફ કરશો જો મારી પાસે વેફર છે જેમાં સેકન્ડરી ફ્લેટ 90 ડિગ્રી પર છે મારી પાસે 100 p ટાઇપ છે જો મારી પાસે વેફર હોય જેમાં કોઈ સેકન્ડરી ફ્લેટ ન હોય તો મારી પાસે p ટાઇપ 111 છે જો મારી પાસે વેફર હોય જેમાં સેકન્ડરી ફ્લેટ 45 ડિગ્રી પર હોય તો મારી પાસે n ટાઇપ 111 છે જો મારી પાસે વેફર હોય તો સેકન્ડરી ફ્લેટ 180 ડિગ્રી પર છે પછી મારી પાસે n ટાઇપ 100 છે તેથી પ્રાથમિક અને માધ્યમિક ફ્લેટ્સ એન ટાઇપ અને પી ટાઇપ વચ્ચે સરળતાથી તફાવત કરવા અને વેફર ના ઓરિએંટશન વચ્ચે તફાવત આપવા માટે આપવામાં આવે છે કે તે 100 છે કે પછી 111 છે તેથી હવે જો હું ફરી તમને વેફર બતાવીશ પછી તમે ઓળખી શકો છો કે તે n ટાઇપ છે અથવા p ટાઇપ 100 અથવા 111 તેથી જો તમે સ્પષ્ટ જોશો જો તમે હજી થોડો ઝૂમ કરી શકો છો તો અહીં એક પ્રાયમરી ફ્લેટ છે અને અહીં 90 ડિગ્રી પર સેકન્ડરી ફ્લેટ છે પ્રાયમરી ફ્લેટ તેથી પ્રાયમરી ફ્લેટના સંદર્ભમાં 90 ડિગ્રી એ મારું p ટાઇપ 100 છે તેથી તેનો અર્થ એ છે કે વેફર ના ટાઇપ અને ઓરિએન્ટેશન નિર્ધારિત કરવું તે ખૂબ જ સરળ છે પ્રાયમરી ફ્લેટ ક્યાં છે અને જ્યાં સેકન્ડરી ફ્લેટ પ્રાયમરી ફ્લેટના સંદર્ભમાં છે અથવા સેકન્ડરી ફ્લેટ ત્યાં છે કે નહીં તેના આધારે વેફરનું ક્રિસ્ટલ ઓરિએન્ટેશન છે તેથી તમારી પાસે અહીં પ્રાયમરી ફ્લેટ છે અને તમારી પાસે અહીં સેકન્ડરી ફ્લેટ છે આ 90 ડિગ્રી ના સંદર્ભમાં છે તેથી ફરી એક વાર જો આપણે જોઈએ તો પ્રથમ કોઈ સેકન્ડરી ફ્લેટ બતાવે છે બીજો એક 90 ડિગ્રી પર સેકન્ડરી ફ્લેટ બતાવે છે જે p ટાઇપ 100 છે ત્રીજો એક સેકન્ડરી ફ્લેટ 45 ડિગ્રી બતાવે છે જે n ટાઇપ 111 છે ચોથો એક 180 ડિગ્રી પર સેકન્ડરી ફ્લેટ જે n ટાઇપ 100 બતાવે છે આ સિલિકોન વેફર વિવિધ ઓરિએન્ટેશન સાથે છે ક્રિસ્ટલ ઓરિએન્ટેશન અને વિવિધ પ્રકારો સાથે n ટાઇપ અથવા p ટાઇપ ગુડ તો હવે શું કરવું હવે આપણે જોવાનું છે કે બીજો સબસ્ટ્રેટ કેવો દેખાય છે આપણે સિલિકોન પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ પરંતુ તેનો અર્થ એ નથી કે આપણે અન્ય સબસ્ટ્રેટને જાણતા ન હોવા જોઈએ અને તેઓ ઓછામાં ઓછા કેવી રીતે દેખાય છે સિલિકોનને બદલે હું ગ્લાસ નો ઉપયોગ કરવા માંગુ છું અથવા હું તમને બતાવવા માંગું છું કે ગ્લાસ કેવો લાગશે તમે બધાએ ગ્લાસ જોયો છે તમે કદાચ ગ્લાસ વેફર નહીં જોયા હોય અને તે ખૂબ જ પાતળા હોય છે જેમ કે 500 માઇક્રોન જાડાઈ 4 ઇંચના ડાયામીટર સાથે 500 માઇક્રોન જાડાઈ 4 ઇંચના ડાયામીટર સાથે 5100 માઇક્રોન જાડાઈ વગેરે

તેથી જો તમે સ્ક્રીન પર પાછા આવો તો હું તમને જે બતાવીશ તે છે આ 1 વેફર જે ઓક્સિડાઇઝ્ડ સિલિકોન વેફર છે જેમાં તેના પર બનાવેલા કેટલાક ડિવાઇસ છે આ ડિવાઇસ શું છે આપણે નીચેના લેક્ચરોમાં જોશું આ કોર્સ સેન્સર ને કેવી રીતે બનાવવા તે સમજવા પર નથી તે Op Amps ને સમજવું છે આપણે વિવિધ એપ્લિકેશનો માટે Op Amps નો ઉપયોગ કેવી રીતે કરી શકીએ પરંતુ Op Amps ને સમજતા પહેલા આપણે Op Amps ની અંદર શું છે તે સમજવું જોઈએ અને Op Amps ની અંદર શું છે તે સમજવું જોઈએ કે Op Amps ની અંદર સર્કિટ શું છે પરંતુ સર્કિટ કેવી રીતે ફૅબ્રિકેટ છે હકીકતમાં જ્યારે તમે સર્કિટ્સ વિશે વાત કરો છો ત્યારે ફક્ત 1 સિંગલ ટ્રાંઝિસ્ટર વિશે વાત કરો છો જે તમારા MOSFET છે જો તમે સમજો છો કે તમે MOSFET ને કેવી રીતે ફૅબ્રિકેટ કરી શકો છો તો આ બાકીની વસ્તુઓ તુલનાત્મક રીતે ઈઝી બને છે તેથી તમે MOSFET કેવી રીતે બનાવી શકો છો તે સમજવામાં તમને મદદ કરવાનો વિચાર છે

હું ધીમે ધીમે જઈશ તમે પ્રક્રિયાના પ્રવાહને સમજવામાં ખોવાઈ ગયા છો તેથી તમને નહિ મળે તેથી જ જ્યારે તમે સ્ક્રીન જોશો ત્યારે હું તમને નીચેના વ્યાખ્યાનોમાં બતાવીશ કે તમે એક સરળ ઉપકરણ કેવી રીતે બનાવી શકો છો જે ઇન્ટર ડિજિટેટેડ ઇલેક્ટ્રોડ્સ IDEs સિવાય બીજું કંઈ નથી આ ઓક્સિડાઇઝ્ડ સિલિકોન સબસ્ટ્રેટ છે અને અમે IDEs જોઈશું પછી જો હું ફક્ત સ્ક્રીન સાફ કરું જેથી મારા માટે લખવું સરળ બને

જો તમે આ પર્ટિક્યુલર ફિગર જુઓ છો તો તે એક પિઝો રેઝિસ્ટિવ માઇક્રો કેન્ટિલેવર છે તમે જોઈ શકો છો કે આ પીઝો રેઝિસ્ટર છે ખૂબ સ્પષ્ટ રીતે પરંતુ તમે જે જોઈ શકો છો તે સિલિકોન સબસ્ટ્રેટ માંથી પ્રકાશન થયું નથી આ તેની સાથે જોડાયેલું છે તે રિલીઝ કરવામાં આવતું નથી આ ભાગ રિલીઝ કરવામાં આવ્યો છે પરંતુ આ ભાગ રિલીઝ કરવામાં આવ્યો નથી તેથી જ તમે બેન્ડીંગ જોશો તેથી જો હું તેને ફરી એક વાર દોરીશ તો તમે બેન્ડીંગ જોશો ચાલો હવે પછીની ફિગર પર જઈએ આ ગ્લાસ સબસ્ટ્રેટ છે હું ગ્લાસ પર સિલિકોન પર અને વિવિધ મટીરીઅલ વિવિધ પ્રકારની પેટર્ન કેવી રીતે બનાવવી તે અંગેનો એક વધુ કોર્સ લેવાની યોજના બનાવી રહ્યો છું તેથી હમણાં તમે તેની ચિંતા કરશો નહીં હું તમને આ પર્ટિક્યુલર કોર્સમાં આ ખાસ વસ્તુ સમજાવીશ હું તમને પિઝો રેઝિસ્ટિવ કેન્ટિલેવર સમજાવીશ અને પછી હું તમને MOSFETS ની બનાવટ સમજાવીશ તેથી આ ગ્લાસ છે અને આ ગ્લાસ પરની કેટલીક પેટર્ન છે અંતે તમે જે અહીં જુઓ છો તે PDMS છે આને સિલિકોન પણ કહેવામાં આવે છે આ સોફ્ટ છે આ ફ્લેક્સિબલ છે તમે ઓક્સિડાઇઝ્ડ સિલિકોન નો ઉપયોગ કરી શકો છો તમે સિલિકોન નો ઉપયોગ કરી શકો છો તમે ગ્લાસ નો ઉપયોગ કરી શકો છો તમે ફ્લેક્સિબલ સબસ્ટ્રેટ નો ઉપયોગ કરી શકો છો આ બધા સબસ્ટ્રેટ્સ છે તેથી આ બધા તમારા સબસ્ટ્રેટ છે જેમાં સૌથી મહત્વપૂર્ણ એક સિલિકોન છે પછી આપણે જોયું ગ્લાસ સબસ્ટ્રેટ કેવી દેખાય છે આપણે સિલિકોન સબસ્ટ્રેટ જોઇ છે આપણે ઓક્સિડાઇઝ્ડ સિલિકોન સબસ્ટ્રેટ ને જોયો છે હવે ચાલો જોઈએ કે ગ્લાસ સબસ્ટ્રેટ કેવી દેખાય છે તેથી જો ગ્લાસ માં થોડી નકશી હોય તો ફરીથી મૂંઝવણમાં ન થાઓ મુદ્દો એ છે કે તમે જુઓ છો કે ગ્લાસ વેફર કેવી દેખાય છે અથવા ગ્લાસ સબસ્ટ્રેટ જેવી દેખાય છે હું વેફર વિશે વાત કરું છું હું તમને 4 ઇંચના ગ્લાસ વેફર બતાવીશ તેથી ફરીથી હું એક ગ્લાસ પકડી રહ્યો છું જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો તે ખૂબ મુશ્કેલ છે તેથી હું તેને મારા જેકેટ ની થોડું નજીક મૂકીશ

હવે જો તમે જુઓ તમે મારા હાથમાં ગ્લાસ વેફર જોઈ શકો છો અહીં કોઈ અભિગમ નથી કારણ કે ત્યાં કોઈ ક્રિસ્ટલ નથી બધું ઓક્સિડાઇઝ્ડ છે SiO2 સિલિકોન ડાયોક્સાઇડ તે છે જે ગ્લાસથી બનેલું છે

હવે તમે ગ્લાસની વેફર જુઓ જે હું ફરીથી પકડી રહ્યો છું તેની પાસે પ્રાયમરી ફ્લેટ છે પરંતુ તેની પાસે સેકન્ડરી ફ્લેટ નથી તેને સેકન્ડરી ફ્લેટની જરૂર નથી કારણ કે ત્યાં કોઈ ક્રિસ્ટલ ઓરિએન્ટેશન નથી અહીં કોઈ ક્રિસ્ટલ નથી સિલિકોન માં ક્રિસ્ટલ હતા તે ઓરિએન્ટેડ હતા તેથી જ 100 અથવા 111 વગેરે પરંતુ ગ્લાસ વેફર આના જેવો દેખાય છે તમે ગ્લાસ ની અંદર રહેલી પેટર્ન સિવાય તે જોઈ શકો છો તે ટ્રાન્સ્પરેન્ટ છે તેથી બાયોલોજી લેબ અથવા કેમિસ્ટ્રી લેબ માં તમે જે ગ્લાસ સ્લાઇડ નો ઉપયોગ કરો છો તે પણ સબસ્ટ્રેટ છે તે એક ગ્લાસ સબસ્ટ્રેટ છે ગ્લાસ સ્લાઇડ સબસ્ટ્રેટ તરીકે ઉપયોગ કરી શકાય છે પરંતુ આ ગ્લાસ વેફર છે વેફર છે કારણ કે જો તમે ક્રોસ સેક્શન જોશો તો તે ખૂબ પાતળું છે તે 0 5 મિલીમીટર છે 5 મિલીમીટર 500 માઇક્રોન છે આપણા એક વાળની જાડાઈ શું છે મારા વાળની થીક્નેસ અથવા માનવ વાળની થીક્નેસ લગભગ 82 થી 100 માઇક્રોન છે આ 500 માઇક્રોન છે સિલિકોન વેફર ની થીક્નેસ 500 પ્લસ માઈનસ 50 માઇક્રોન છે

તેથી હવે તમે ગ્લાસ સબસ્ટ્રેટ જોયું છે તમે સિલિકોન જોયું છે જે ઓક્સિડાઇઝ્ડ સિલિકોન સબસ્ટ્રેટ છે ઓકે હવે જો તમે ઓક્સિડાઇઝ્ડ સિલિકોન સબસ્ટ્રેટને જોયો હોય જો તમે ગ્લાસ સબસ્ટ્રેટ જોયો હોય હું તમારી પાસે બીજો સબસ્ટ્રેટ લાવ્યો છું જે પ્લાસ્ટિક છે અને અહીં હું પ્લાસ્ટિક પકડી શકું છું ફરીથી ફક્ત આ એક પ્રદર્શન છે તેથીએ માટે જ હું તમને મદદ કરવા અને જોવા માટે તેને પકડી રહ્યો છું આ પ્લાસ્ટિક છે આ મારા હાથમાં એક પ્લાસ્ટિક છે તેથી આ મારા હાથમાં પ્લાસ્ટિક વેફર અથવા પ્લાસ્ટિક સબસ્ટ્રેટ છે હવે પ્લાસ્ટિક નો અર્થ છે કે તે બેન્ડ થઈ શકે છે અને તે એક ફ્લેક્સિબલ મટીરીઅલ છે તેથી મુદ્દો એ છે કે પ્લાસ્ટિકનો ઉપયોગ સબસ્ટ્રેટ તરીકે થઈ શકે છે ગ્લાસ ને સબસ્ટ્રેટ તરીકે વાપરી શકાય છે ઓક્સિડાઇઝ્ડ સિલિકોન સબસ્ટ્રેટ તરીકે વાપરી શકાય છે તેથી જ્યારે તમે સબસ્ટ્રેટ વિશે વાત કરો છો ત્યારે તે ફક્ત સિલિકોન સુધી મર્યાદિત નથી પરંતુ જયારે આપણે સેમીકન્ડક્ટર ડિવાઇસ વિશે વાત કરીએ છીએ સેમીકન્ડક્ટર ડિવાઇસ 95 ટકા સિલિકોન નો ઉપયોગ કરે છે તેથી જ તે પર્ટિક્યુલર એપ્લિકેશનમાં જ્યારે તમે ચિપ મેન્યુફેક્ચરિંગ વિશે વાત કરો છો જ્યારે તમે ચિપ ડિઝાઇનિંગ વિશે વાત કરો છો જ્યારે તમે MOSFETs વિશે વાત કરો છો જ્યારે તમે સર્કિટ ડિઝાઇનિંગ વિશે વાત કરો છો જ્યારે તમે ફાઉન્ડ્રી વિશે વાત કરો છો ત્યારે મોટાભાગના ફાઉન્ડ્રીઝ સિલિકોન નો ઉપયોગ કરે છે તે માત્ર સિલિકોન જ નથી ત્યાં અન્ય મટીરીઅલ પણ છે લોકોએ ગેલિયમ નાઇટ્રેટ નો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે પછી તેઓ ગેલિયમ GaAsP ગેલિયમ આર્સેનાઇડ ફોસ્ફાઇડ GaP ગેલિયમ ફોસ્ફાઇડ વગેરેનો ઉપયોગ કરે છે તેથી ઘણા મટીરીઅલ ની શોધખોળ કરવામાં આવી છે લોકોએ જર્મનિયમ વેફર નો પણ ઉપયોગ કર્યો છે પરંતુ સિલિકોન નો ઉપયોગ થાય છે કારણ કે સિલિકોન ડાયોક્સાઇડ રો મટીરીઅલ ની રેતીમાંથી છે આપણે 99 99 તેને સ્વચ્છ રેતી માંથી મેળવીએ છીએ આખરે સિલિકોન વેફર ફોર્મ ફરવા માટે આપણે તેને શુદ્ધ કરવું પડશે તેથી આપણને જે પણ સિલિકોન ડાયોક્સાઇડ મળે છે તેમાંથી તે રેતી જમીનમાંથી મળે છે આપણે તેને શુદ્ધ કરવું પડશે તે સિલિકોન વેફર બનાવવા માટે જરૂરી છે તેથી મુદ્દો એ છે કે અમારી પાસે ઘણી રેતી હોવાથી સિલિકોનનો મહત્તમ ઉપયોગ થાય છે તેથી જ આપણે સિલિકોન પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ અને અન્ય સબસ્ટ્રેટ્સ પર ઓછું તેથી અમે આગળની સ્લાઇડ્સ પર જઈએ છીએ અને તમે જે જુઓ છો તે એ છે કે આ સિલિકોન સબસ્ટ્રેટનો ઉપયોગ કરીને તમે પાઇઝો રેઝિસ્ટિવ માઇક્રો કેન્ટિલેવર સહિતના ઘણા ઉપકરણોને બનાવટ કરી શકો છો તેથી ચાલો કહીએ કે જો હું આ પકડી રાખું છું તો તે મારી સામે છે અથવા ચાલો અહીંથી કહીએ અને તે સખત છે પરંતુ જ્યારે હું તેને દબાવું છું પરંતુ જ્યારે હું તેને દબાવું છું ત્યારે તે વળી શકે છે જો આ વળી શકે છે જોકે તે અન્યથા કડક છે તો આ કેન્ટિલીવર બને છે બીજું ઉદાહરણ જો તમે તરતા જોયા હોય તો તમે ડાઇવ બોર્ડ પર ઉભા છો જો તમે સ્વિમિંગ માટે જાઓ છો અથવા જો તમે ટીવીમાં જોયું હશે તો કેવી રીતે સ્વિમિંગ ડાઇવ બોર્ડ પર ડાઇવ કરે છે તે ડાઇવ બોર્ડ તેથી જો તમે જોશો કે ડાઇવ બોર્ડ આના જેવું કંઈક છે તે આની જેમ પકડી રહ્યું છે વ્યક્તિએ ટોચ પર જવું પડે છે તે કૂદકો લગાવે છે અને પછી તે પૂલ માં ડાઇવ લગાવે છે સાચું આ ડાઇવ બોર્ડ પણ કેન્ટિલેવર છે જ્યારે તમે જીવનમાં વાસ્તવિક એપ્લિકેશનો વિશે વિચારો છો અને તેને તમારા વિદ્વાનો સાથે ભળી શકો છો ત્યારે તમારો અભ્યાસ રસપ્રદ અને જીવંત બને છે કેન્ટિલીવર એક ખૂબ જ સરળ ઉદાહરણ છે તમે તરત જ આપી શકો છો હવે પરંતુ જ્યારે તમે પlયીઝો રેઝિસ્ટિવ કેન્ટિલેવર્સ વિશે વાત કરો છો ત્યારે તે માઇક્રો છે કારણ કે કદ માઇક્રોન છે તેથી માઇક્રો કેન્ટિલેવર તે અમને મળી કેન્ટિલેવર શેનું બનેલું છે સિલીકોન બરાબર હવે આપણે તેને પાઇઝો રેઝિસ્ટિવ કેવી રીતે બનાવી શકીએ પાઇઝો રેઝિસ્ટિવ એટલે શું આપણે બધાએ પાઇઝો રેઝિસ્ટિવનો અભ્યાસ કર્યો છે પાઇઝો રેઝિસ્ટિવ તે છે જ્યારે તમે પ્રેસર લાગુ કરો છો જ્યારે તમે ફોર્સ લાગુ કરો છો ત્યારે મટીરીઅલના રેઝિસ્ટન્સ માં ફેરફાર થાય છે તો પછી પાઇઝો ઇલેક્ટ્રિક શું છે જ્યારે આપણે ફોર્સ લાગુ કરીએ છીએ ત્યાં વોલ્ટેજ આઉટપુટ માં ફેરફાર થાય છે પરિવર્તન વોલ્ટેજ સ્વરૂપમાં હોય છે તેથી આપણે આ પાઇઝો ઇલેક્ટ્રિક ક્રિસ્ટલ અને પછીથી piezoઇલેક્ટ્રિક ક્રિસ્ટલનો ઉપયોગ કરીને ઓસિલેટર નો ઉપયોગ કેવી રીતે કરીશું તે જોશું હમણાં આપણે જે સમજીએ છીએ તે છે પાઇઝો રેઝિસ્ટિવ માઇક્રો કેન્ટિલેવર તેથી આપણે કેવી રીતે પાઇઝો રેઝિસ્ટિવ માઇક્રો કેન્ટિલેવર બનાવી શકીએ ફરીથી જો તમે આ વિશિષ્ટ કેન્ટિલેવરની પ્રોસેસને સમજો છો તો પછી તમે MOSFETsને પણ સમજી શકશો તેથી એકવાર તમે કોઈ ડિવાઇસ બનાવવાની પ્રોસેસને સમજી લો પછી તમે તમારા સર્કિટ્સ સહિત તમારા ટ્રાંઝિસ્ટર સહિત ઘણા બધા ડિવાઇસને બનાવવાની પ્રોસેસને સમજી શકો છો તેથી તે આઈડિયા છે હવે તમે અહીં જે જુઓ છો તે સ્ક્રીન પર જોશો તમે જે જુઓ છો તે પાઇઝો રેઝિસ્ટિવ કેન્ટિલેવર છે અને જો તમે અહીં જુઓ તો આ પાઇઝો રેઝિસ્ટર્સ અંદર ડોપ કરેલું છે આપણે ડિફ્યુઝન કર્યું છે આપણે શું કર્યું આપણે પોલિસિલિકન પાઇઝો રેઝિસ્ટિવ બનાવવા માટે બોરોન ને ડિફ્યુઝ કર્યું છે અહીં તમે SU 8 ટીપ સાથે સંપૂર્ણપણે રિલીઝ પાઇઝો રેઝિસ્ટિવ માઇક્રો કેન્ટિલેવર જોઈ શકો છો અહીં તમે ફરીથી સંપૂર્ણપણે રિલીઝ કેન્ટિલેવર જોઈ શકો છો પરંતુ મટીરીઅલમાં સ્ટ્રેન અથવા સ્ટ્રેસ છે મટીરીઅલમાં એક સ્ટ્રેસ છે જેના કારણે તમે કેન્ટિલેવરનું બેન્ડીંગ જોઈ શકો છો આ સ્ટ્રેટ છે અને આ બેન્ટ છે આ બેન્ડિંગ ઉપયોગના કારણે કેન્ટિલેવર માં બનેલા સ્ટ્રેસને કારણે છે આપણે બનાવટ દરમિયાન કોઈ ખાસ મટીરીઅલનો ઉપયોગ કરી રહ્યાં નથી અને હું તમને પછીથી જણાવીશ હું તપાસવા માંગતો હતો કે શું હું લોકો જે સૂચવે છે તે કોઈ વિશિષ્ટ મટીરીઅલનો ઉપયોગ કરતો નથી તો શું તે ખરેખર સ્ટ્રેસ પેદા કરી રહ્યું છે કે નહીં તેથી મેં તે મટીરીઅલનો ઉપયોગ ન કરવાનો પ્રયાસ કર્યો અને મને લાગ્યું કે હા જો તમે તે મટીરીઅલનો ઉપયોગ ન કરો તો તે મટીરીઅલમાં સ્ટ્રેસ પેદા કરશે અને સ્ટ્રેસને કારણે તમારી આખી કેન્ટિલેવર બીમ સીધી થવાને બદલે તે વળી જશે તે આની જેમ વળેલું હશે સીધાને બદલે તે આની જેમ વળશે બરાબર તેથી તે પ્રયોગ હતો જે મેં કર્યો હતો અને આ મારા પોતાના કામનું છે જે હું અત્યારે તમને બતાવી રહ્યો છું અને પછી આપણે જોશું કે આ માઇક્રો કેન્ટિલેવર નો ઉપયોગ આપણે ટીસ્યુ ની સ્ટીફનેસ ને સમજવા સહિત અનેક એપ્લિકેશનો માટે કેવી રીતે કરી શકીએ જડતા સમજવી સ્ટીફનેસ ટીસ્યુ કયા ટીસ્યુ કોઈપણ ટીસ્યુ કોઈપણ ટીસ્યુ તેથી જો હું બ્રેસ્ટમાંથી ટીસ્યુઓને લઈશ બાયોપ્સી દરમિયાન તો હું બ્રેસ્ટ ટીસ્યુઓની સ્થિતિસ્થાપકતા ને સમજી શકું છું તેથી જ હું અહીં ઉપયોગ કરી રહ્યો છું બ્રેસ્ટ ટીસ્યુ જુઓ તેથી મુદ્દો એ છે કે હું સિલિકોન સબસ્ટ્રેટ નો ઉપયોગ ફક્ત MOSFETsને જ નહીં પણ માઇક્રો ફેબ્રિકેશન પ્રક્રિયાનો ઉપયોગ કરીને સેન્સર અને એક્ટ્યુએટર્સ ને ફૅબ્રિકેટ માટે પણ કરી શકું છું અને તે જ પ્રક્રિયા વધુ કે ઓછા ઇન્ટિગ્રેટેડ સર્કિટ્સ માટે પણ વપરાય છે તે છે આપણે શીખવાનું છે તેથી હવે જો તમે સિલિકોન વેફર પ્રોસેસિંગ જોશો તો તમે સિલિકોન IC જોશો તે સિલિકોન વેફરની સર્ક્યુલર શીટ પર બનાવવામાં આવી છે આપણે પહેલેથી જ જોયું છે કે વેફર કેવી દેખાય છે તમે જોઈ શકો છો કે વેફરનો ડાયામીટર આ રીતે માપવામાં આવે છે આ ડાઇ ચિપ્સ વાળા સિલિકોન વેફર છે અહીં આ પ્રાયમરી ફ્લેટ છે ત્યારબાદ 100 થી 300 મિલીમીટર ડાયામીટરમાં છે હવે આપણી પાસે ઘણા મોટા ડાયામીટર સાથે વેફર છે આપણી પાસે વધુ જાડાઈ સાથે વેફર છે અને પછી આપણે એક જ સિલિકોન વેફર પર ઘણી IC મેં આ ઇમેજ ને amd com પરથી લીધી છે અને તમે એક જ ડાઇ જોઈ શકો છો અહીં આ ચિપ નો નાનો ટુકડો સિવાય કંઈ નથી અને તેમાં તમારા ઘણા ટ્રાંઝિસ્ટર ઘણા બધા ઉપકરણો શામેલ છે વેફર પરના ફ્લેટનો ઉપયોગ ગ્રીડમાંથી દlઈ માટેના સંદર્ભ વિમાન તરીકે થાય છે તમે આ વેફર પરનો ફ્લેટ જોશો એટલે કે આ વેફર પરનો ફ્લેટ વપરાય છે માની લો આ એક પ્રાથમિક ફ્લેટ છે ચાલો આપણે કહીએ કે આ પ્રાથમિક ફ્લેટ છે અને આ ફ્લેટનો ઉપયોગ ડાઇ પ્લેસમેન્ટ માટે ગ્રીડ બનાવવા માટે સંદર્ભ વિમાન તરીકે સમજવામાં અથવા સહાય માટે થાય છે આ ગ્રીડ્સ છે ઘણા બધા મરી જાય છે અને આ એક જ ડાઇ છે અને જો તમે આ ડાઇને મોટું કરો છો તો તમે અન્ય આખા ઉપકરણ અથવા ઘણા બધા ઉપકરણોને એકમાં જોશો તેથી દર અઠવાડિયે શરૂ થતી વેફરની સંખ્યા ચિપ ફેક્ટરીની ઉત્પાદન ક્ષમતા દર્શાવે છે તમે કેટલા વેફરનો ઉપયોગ કરો છો ફેબ્રિકેશન ક્રમમાં તમને કેટલા તાજા વેફર રજૂ કરવામાં આવ્યા છે તે દર્શાવે છે કે વેફર્સની સંખ્યા શરૂ થાય છે તમે કેવી રીતે જાણો છો કે વેફર શરૂ થાય છે તમે કેવી રીતે જાણો છો કે વેફર શરૂ થાય છે પ્રથમ વાક્ય એ હતું કે દર અઠવાડિયે વેફર શરૂ થવાની સંખ્યા ચિપ ફેક્ટરીની ઉત્પાદન ક્ષમતા સૂચવે છે પરંતુ કેટલા તમે કેવી રીતે સમજી શકો કે વેફર સ્ટાર્ટ શું છે વેફર સ્ટાર્ટ શું છે તે સમજવા માટે અમારી પાસે બીજી વ્યાખ્યા છે અથવા તેમની પાસે બીજી વ્યાખ્યા છે જે બતાવે છે કે ફેબ્રિકેશન સિક્વન માં કેટલા વેફર દાખલ થયા છે ફેબ્રેકેશન સિક્વન્સમાં કેટલા નવા વેફર્સ રજૂ કરવામાં આવ્યાં છે તે વેફર પ્રારંભ બતાવે છે અને અઠવાડિયામાં કેટલા વેફર શરૂ થાય છે તે ચિપ ફેક્ટરીની ઉત્પાદન ક્ષમતા દર્શાવે છે વેફર્સની પ્રક્રિયા જૂથોમાં કરવામાં આવે છે અને છેવટે સંપૂર્ણ પ્રક્રિયા લાઇન પસાર કરવા માટે ઘણાં અઠવાડિયા લે છે તેથી આ રીતે સિલિકોન વેફર બનાવવામાં આવે છે અને સિલિકોન વેફરની અંદર આઇસી અથવા સિંગલ ડાઈ અથવા મલ્ટીપલ ડાઇસ બનાવવામાં આવે છે અથવા બનાવટી હોય છે અને આ આ વિશેષ લેક્ચર માટેની છેલ્લી સ્લાઇડ છે આપણે આજે જે જોયું છે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે તે ખૂબ જ મૂળભૂત હોવા છતાં ત્યાં કયા પ્રકારનાં સબસ્ટ્રેટ્સ છે આપણે આ સબસ્ટ્રેટ્સનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ અને તેનું ઉત્પાદન કેવી રીતે થાય છે આનો ઉપયોગ કરીને આપણે એક કે બે ઉદાહરણો પછી જોશું આપણે પહેલેથી જ જોયું છે જ્યાં આપણે ઇન્ટર ડિજિટાઇઝ્ડ ઇલેક્ટ્રોડ બનાવી શકીએ છીએ અથવા આપણે પાઇઝો રેઝિસ્ટિવ માઇક્રો કેન્ટિલેવર્સ જોઈ શકીએ છીએ આપણે સબસ્ટ્રેટનાં પ્રકારો પણ જોયા છે તમે સિલિકોન ઓક્સિડાઇઝ્ડ સિલિકોન સિલિકોન કદ સિલિકોન ઓરિએન્ટેશન પ્રાથમિક ફ્લેટ ગૌણ ફ્લેટ જોયો છે ગૌણ ફ્લેટના સંદર્ભમાં જો પ્રાથમિક ફ્લેટ આપણે n ટાઇપ અથવા p ટાઇપ કેવી રીતે ઓળખી શકીએ 100 અથવા 111 તો પછી આપણે કાચ જોયો છે અને ગ્લાસ વેફર કેવી રીતે લાગે છે આપણે ઓક્સિડાઇઝ્ડ સિલિકોન વેફર જોયું છે આપણે કયા પ્રકારનું ઓક્સિડાઇઝ્ડ સિલિકોન વેફર જોયું છે હતી અમે પ્લાસ્ટિક સબસ્ટ્રેટ જોઇ છે આજના લેક્ચરનો વિચાર તમને આ સબસ્ટ્રેટ્સ અને ખાસ કરીને સિલિકોનથી પરિચય આપવાનો હતો કેમ કારણ કે મોટાભાગના અર્ધ વાહક ઉપકરણોમાં સિલિકોનનો ઉપયોગ થાય છે હવે નીચે આપેલા લેક્ચરોમાં આપણે જોઈશું કે તમે એક જ સેન્સર કેવી રીતે બનાવી શકો છો ખૂબ જ સરળ અત્યંત સરળ મૂળભૂત શા માટે મારે તમને તે શીખવવું પડશે જેથી જ્યારે તમે તે શીખો ત્યારે તમે તે સમજવા માટે આગળ વધશો કે તમે ઇન્ટિગ્રેટેડ સર્કિટ કેવી રીતે બનાવી શકો છો તમારે આ બાબતોને સમજવી પડશે અને આ વિશિષ્ટ પગલાઓને સમજવામાં મદદ કરવા માટે અમે મૂળભૂતથી પ્રારંભ કરીશું આ રીતે તમે કોઈ ઓક્સિડાઇઝ્ડ સિલિકોન સબસ્ટ્રેટ oxidized silicon substrate પર કોઈ સરળ વસ્તુને પેટર્ન કરી શકો છો એકવાર તમે એક વસ્તુ સમજી લો પછી અમે આગળ વધીશું અને અમે જોશું કે તમે ઇન્ટિગ્રેટેડ સર્કિટ કેવી રીતે બનાવી શકો છો તે જ આ વિચાર છે કે તમારે ઓછામાં ઓછું જાણવું જોઈએ કે MOSFET કેવી રીતે બનાવટી છે આ વિશિષ્ટ શ્રેણીના અંતે તમે જાણી શકશો કે તમે MOSFET ને કેવી રીતે બનાવટ કરી શકો છો તે ખરેખર પ્રયોગની દ્રષ્ટિએ નહીં પરંતુ ઓછામાં ઓછા પ્રક્રિયા પ્રવાહની દ્રષ્ટિએ તેથી આ સાથે હું આશા રાખું છું કે આ મોડ્યુલ તમારા માટે ઉપયોગી છે હવે તમે જાણો છો કે સબસ્ટ્રેટને શું કહે છે હવે તમે જાણો છો કે સબસ્ટ્રેટ કેવું દેખાય છે તમે હવે ઓળખી શકો છો કે કેમ તે સિલિકોન છે કે તે પ્લાસ્ટિકનું છે કે તે કાચનું છે વેફર કેવી દેખાય છે 4 ઇંચના વેફર કેવા દેખાય છે તેથી હું તમને આ પ્રકારના વધુ ઉપકરણો બતાવવાનો પ્રયત્ન કરીશ તેથી તમે તે બાબતોને કેવી રીતે જુએ છે તે સમજવાનું ચાલુ રાખશો તે જ સમયે અમે અમારા લેક્ચર સાથે આગળ વધશું જેમાં આપણે સમજવું પડશે કે તમે કેવી રીતે ઇન્ટિગ્રેટેડ સર્કિટ બનાવી શકો છો અને પછી તમે ઓપરેશનલ એમ્પ્લીફાયર ને સમજી શકશો અને તેનો ઉપયોગ છે તેથી હમણાં માટે તમે લોકો કાળજી લેશો અને હું તમને હવે પછીના વર્ગમાં જોઈશ જે ઇન્ટિગ્રેટેડ સર્કિટ કેવી રીતે બનાવવી તેના પર વધુ રહેશે ત્યાં સુધી તમે કાળજી લો બાય